R નો ઉપયોગ કરીને MCDM તકનીકોમાં આપનું સ્વાગત છે અગાઉના વ્યાખ્યાનમાં આપણે AHP એટલે કે વિશ્લેષણાત્મક અધિક્રમ પ્રક્રિયા ની ચર્ચા કરી હતી હવે આ વ્યાખ્યાનમાં આપણે બીજા MCDM પદ્ધતિની શરુઆત કરીશું જેને ઈલેકટેર ના નામથી ઓળખવામાં આવે છે ચાલો શરુ કરીએ તો ELECTRE એટલે શું ઈલેકટેર એટલે નાબૂદી અને વાસ્તવિકતા વ્યક્ત કરવાની પદ્ધતિ આ પદ્ધતિ રોય ૧૯૬૫ ૧૯૬૮ દ્વારા વિકસાવવામાં આવી હતી આને ટૂંકમાં ઈલેકટેર તરીકે ઓળખવામાં આવે છે અને AHP ની જેમ આ પણ આઉટરેન્કિંગ પદ્ધતિઓની શ્રેણીને અનુસરે છે AHP ની જેમ આ પદ્ધતિમાં પણ વિકલ્પોની જોડીની સરખામણીની જરૂર છે ઈલેકટેર ના કેટલાક ફાયદા અને ગેરફાયદા છે જે AHP અને અન્ય તકનીકોની તુલનામાં આપણે અહિયાં ચર્ચા કરવા જઈ રહ્યા છે અન્ય તકનીકોની તુલનામાં ઈલેકટેર પદ્ધતિને જટિલ પદ્ધતિ ગણવામાં આવે છે કારણકે આ પદ્ધતિના તકનીકી પરિમાણો ગણવામાં આવે છે અને જે અલ્ગોરિધમ નો ઉપયોગ કરવામાં આવે છે તે પણ બીજા MCDM પદ્ધતિઓ માં જે વાપરવામાં આવે છે તેથી જટિલ છે આપણે પહેલાથી જ AHPના પગલાઓની ચર્ચા કરી ચૂક્યા છીએ અને એકવાર આપણે આ પગલાઓની ચર્ચા ઈલેકટેર પદ્ધતિ ના સંદર્બમાં પણ કરીશું આની મદદથી આપણે જાણીશું કે ઈલેકટેર પદ્ધતિ જટિલતા કેવી રીતે વધારે છે અને તકનીકી પરિમાણોની સંખ્યા જે નિર્ણય લેનારાઓએ સ્પષ્ટ કરવાની જરૂર છે તે વધારે છે ઈલેકટેર ના કેટલાક ફાયદા પણ છે તેમાંથી એક એ છે કે તે માપદંડ વચ્ચે વળતર ટાળે છે ઈલેકટેર માં કોઈપણ અન્ય વળતર અસર કે જે કોઈપણ અન્ય તકનીકમાં કરવાની હોય તે ટાળવામાં આવે છે બીજો ફાયદો એ છે કે તે ડેટાના સામાન્યકરણ સાથે સંબંધિત છે સામાન્યકરણ પ્રક્રિયા ડેટાને વિકૃત કરી શકે છે જેની આપણે AHP માં ચર્ચા કરી છે જ્યાં આપણે કહ્યું હતું કે સામાન્યકરણ પ્રક્રિયામાં છેદ વિતરણ મોડમાં બદલાઈ શકે છે જેની આપણે અગાઉના વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી તેથી ચર્ચા મુજબ આપણે આદર્શ મોડને અપનાવી શકીએ છીએ જ્યાં સામાન્યકરણ પ્રક્રિયામાં છેદ તરીકે શ્રેષ્ઠ વિકલ્પનો ઉપયોગ કરી શકાય ઈલેકટેર પદ્ધતિના કિસ્સામાં આ સમગ્ર પ્રક્રિયા તેમજ માપદંડ વચ્ચે વળતર ટાળી શકાય છે આપણે કેટલાક માપદંડોને ઉંચો દર આપીશું અને કેટલાને નીચું દર આપીશું તેથી આ પદ્ધતિમાં આ પ્રકારની વસ્તુ પણ ટાળવામાં આવે છે હવે વિવિધ ઈલેકટેર પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે અને તે સમસ્યાના પ્રકાર પર આધાર રાખે છે જેને સંબોધવામાં આવી રહી છે સમસ્યાઓના પ્રકાર પસંદગીની સમસ્યા રેન્કિંગ સમસ્યા અથવા વર્ગીકરણ સમસ્યા હોઈ શકે છે તેથી દરેક પ્રકારની સમસ્યા માટે એક અલગ ઈલેકટેર પદ્ધતિ ઉપલબ્ધ છે અને જે સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છીએ તેના આધારે આપણે યોગ્ય પદ્ધતિની પસંદગી કરવી પડશે ચાલો આગળ વધીએ અને કેટલાક મહત્વપૂર્ણ પાસાઓની ચર્ચા કરીએ જે ઈલેકટેર નો ઉપયોગ ક્યારે કરવો તે જાણવા માટે આપણને મદદ કરશે AHP પરની ચર્ચા અને અભ્યાસક્રમના પ્રારંભિક ભાગમાં થયેલી ચર્ચા મુજબ આપણને નિર્ણય લેવાની સમસ્યા માટે કઈ MCDM તકનીકો વધુ યોગ્ય હશે તે શોધવામાં મુશ્કેલ થાય છે તેથી MCDM તકનીકો અને પદ્ધતિઓમાં આ એક સામાન્ય મુદ્દો છે જો કે આપણે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ઈલેકટેર માટે વિશિષ્ટ છે અને તે આપણને MCDM પદ્ધતિ તરીકે ઈલેકટેર નો ઉપયોગ ક્યારે કરી શકે તે અંગે નિર્દેશ આપશે જો બે કરતા વધારે માપદંડ હોય તો ઈલેકટેર નો ઉપયોગ કરી શકાય છે જો માપદંડ જુદા જુદા એકમોમાં વ્યક્ત કરવામાં આવે છે જેમ કે એક માપદંડ સમયગાળામાં માપવામાં આવે અને બીજો મીટર અથવા સેન્ટિમીટરમાં માપવામાં આવે તો ત્યારે જ્યાં માપદંડ અલગ અલગ એકમોમાં માપવામાં આવે તો ઈલેકટેર પદ્ધતિ યોગ્ય હોઈ શકે છે જે રીતે પગલાં અપનાવવામાં આવે છે અને જે રીતે અંતર્ગત ગણિત કરવામાં આવે છે તેના કારણે આ સમસ્યા દૂર થઈ શકે છે માપદંડ વચ્ચે વળતરની અસર સહન થતી નથી તેથી અગાઉની સ્લાઇડમાં ચર્ચા કર્યા મુજબ ઈલેકટેર નો એક ફાયદો એ છે કે આપણે માપદંડ વચ્ચે વળતર ટાળી શકીએ છીએ આ જ વસ્તુ બીજી રીતે મૂકી શકાય કે જો આપણે માપદંડ વચ્ચે વળતરની અસર માટે છૂટ ન આપવા માંગતા હોઈએ તો આપણે ઈલેકટેર પદ્ધતિ નો ઉપયોગ કરી શકીએ જ્યારે તટસ્થતા અને પસંદગીના માપદંડોની જરૂરી હોય ત્યારે બીજી પરિસ્થિતિ આવી શકે છે જ્યારે વિકલ્પો વચ્ચે સરખામણી હાથ ધરવામાં આવે છે અને જો આપણી પાસે સરખામણીની મર્યાદાઓ શરતો અને માનક હોય જેનો ઉપયોગ તે સરખામણી કરવા માટે થાય છે તો આપણે ઈલેકટેર નો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે તે ખાસ કરીને આ પરિમાણો તટસ્થતા અને પસંદગીના માપદંડ માટે છે તેથી ઉપ બિંદુઓનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉદાહરણ તરીકે નાના નાના તફાવતોને અવગણના એવા કિસ્સામાં જો બે વિકલ્પો હોય અને તે વિકલ્પોની કામગીરીમાં તફાવત એટલો નાનો હોય કે આપણે તેમને અવગણવા માંગીએ તો પછી આપણે નિર્દિષ્ટ માપદંડની દ્રષ્ટિએ તે સ્પષ્ટ કરી શકીએ છીએ એ જ રીતે બે વિકલ્પોના પ્રદર્શનમાં તફાવત જોતાં જો તે ચોક્કસ મૂલ્ય કરતાં વધારે હોય તો આપણે તે ખૂબ જ સ્પષ્ટ પસંદગી કરવા માંગીએ છીએ જે પસંદગી માપદંડનો ઉપયોગ કરીને સ્પષ્ટ કરી શકાય તેથી મુદ્દો નાના નાના તફાવતોને અવગણવાનો છે પરંતુ નાના તફાવતો અથવા ઉચ્ચ તફાવતોના સરવાળોને મંજૂરી આપવાનો છે તેથી જો આપણે વિકલ્પો વચ્ચેના નાના તફાવતોને અવગણવા માંગતા હોઈએ અને જો આપણે ઉચ્ચ તફાવતોને મંજૂરી આપવા માંગતા હોઈએ તો આ પ્રકારના માપદંડ ઉપયોગી હોઈ શકે છે તે અચોક્કસ અથવા અનિશ્ચિત ડેટાને માટે પણ હોઈ શકે છે તેથી જો વિકલ્પોની કામગીરીની દ્રષ્ટિએ ડેટા હોઈ શકે જેમાં કેટલીક અસ્પષ્ટતા હોય શકે છે જે આ બે પરિમાણો અથવા અન્ય પરિમાણો જેમ કે તટસ્થતા અને પસંદગીના માપદંડને કારણે હોય શકે છે તો આપણે એવા પરીસ્થિતિને સરળતાથી દુર કરી શકીએ છીએ તેથી આ પગલાઓના ભાગરૂપે જે રીતે આ પરિમાણોનો ઉપયોગ કરવામાં આવે છે આપણે અસ્પષ્ટતાના સ્તરને ઘટાડી શકીએ છીએ કારણ કે ત્યાં તટસ્થતાની મર્યાદા છે તેથી જો બે વિકલ્પો વચ્ચે થોડો તફાવત હોય તો આપણે હજી પણ સરખામણી કરી શકીએ છીએ અને તેથી તે પ્રકારની વસ્તુઓને મંજૂરી છે અને તેથી આપણે આ તકનીકમાં અચોક્કસ અથવા અનિશ્ચિત ડેટાને સંભાળી શકીએ છીએ અન્ય દૃશ્યમાં શક્ય છે કે વિકલ્પોનું મૂલ્યાંકન ક્રમિક અથવા અંતરાલ સ્કેલનો ઉપયોગ કરીને કરવામાં આવે AHP ના કિસ્સામાં ગુણોત્તર ધોરણનો ઉપયોગ કરવામાં આવે તો અંતર્ગત ગણિત કાર્ય કરશે તે કારણસર તુલનાઓ ગુણોત્તર ધોરણ પર કરવી પડે છે તેથી વિકલ્પો અને માપદંડોની સરખામણી ગુણોત્તર ધોરણ સાથે કરવી પડે છે જો કે ઈલેકટેર ના કિસ્સામાં સામાન્ય અથવા અંતરાલ ધોરણનો પણ ઉપયોગ કરી શકાય છે જો તમે ગુણોત્તર ધોરણ ઓર્ડિનલ ધોરણ અથવા અંતરાલ ધોરણ શું છે તે વિશે સ્પષ્ટ નથી તો તમે NPTEL પર મારા અગાઉના અભ્યાસક્રમનો સંદર્ભ લઈ શકો છો જે R નો ઉપયોગ કરીને બિઝનેસ એનાલિટિક્સ અને ડેટા માઇનિંગ મોડેલિંગ છે ત્યાં મેં આ ધોરણોને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કર્યા છે અને કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે જે વધુ સ્પષ્ટતા મેળવવા માટે સંદર્ભિત કરી શકાય છે સંક્ષિપ્તમાં ઓર્ડિનલ ધોરણનો અર્થ એ છે કે જ્યાં આપણે ફક્ત ક્રમમાં જોઈ રહ્યા છીએ અને બે ચોક્કસ તત્વો વચ્ચેનો તફાવત તે ધોરણમાં અર્થપૂર્ણ નથી અંતરાલ ધોરણ એવી વસ્તુ છે જ્યાં બે તત્વો વચ્ચેનો તફાવત અર્થપૂર્ણ છે જો કે સંપૂર્ણ શૂન્યનો ખ્યાલ ત્યાં નથી આને કારણે ચોક્કસ કામગીરીની મંજૂરી છે જ્યારે અમુક કામગીરીની મંજૂરી નથી તે કયા પ્રકારની ધોરણનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર નિર્ભર છે વિવિધ પ્રકારના ધોરણ પર વધુ વિગતો માટે તમે મારા અન્ય અભ્યાસક્રમ R ના ઉપયોગ થી બિઝનેસ એનાલિટિક્સ અને ડેટા માઇનિંગ મોડેલિંગ નો સંદર્ભ લઈ શકો છો હવે આપણે ઈલેકટેર ની વિવિધ પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું જે ઉપલબ્ધ છે અને ચોક્કસ પ્રકારની નિર્ણય સમસ્યા માટે વિકસાવવામાં આવી છે આપણે પસંદગીની સમસ્યાઓથી પ્રારંભ કરીશું અભ્યાસક્રમના પ્રારંભિક ભાગમાં પસંદગીની સમસ્યાથી મારું અર્થ શું છે તે વિશે આપણે પહેલેથી જ ચર્ચા કરી છે તો ચાલો આપણે તેને ઈલેકટેર ના સંદર્ભમાં સમજીએ પસંદગીની સમસ્યા દ્વારા મારું અર્થ એ છે કે આપેલા વિકલ્પોના સમૂહમાંથી આપણે શ્રેષ્ઠ વિકલ્પોનો એક નાનો સબસેટ પસંદ કરવાનો છે તેથી આપણે અઉટ રેન્કિંગ શાખા હેઠળ શ્રેષ્ઠ વિકલ્પ કહી રહ્યા નથી આપણે અતુલ્ય વિકલ્પો પર પણ પહોંચી શકીએ છીએ કેટલીકવાર આપણને સમકક્ષ વિકલ્પો મળી શકે છે જેની વધુ સરખામણી કરી શકાતી નથી તેથી આપણે તેને વિકલ્પોના નાના સમૂહમાં ઘટાડી શકીએ છીએ અહીં આપણે આપેલા વિકલ્પોના સમૂહમાંથી શ્રેષ્ઠ વિકલ્પોનો એક નાનો ઉપગણ પસંદ કરી રહ્યા છીએ આ તે છે જેને આપણે અઉટ રેન્કિંગ શાળાના વિચારના સંદર્ભમાં પસંદગીની સમસ્યા તરીકે ઓળખીએ છીએ તેથી આ પેટા બિંદુમાં અનુપમ વિકલ્પોની શક્યતાને સ્વીકારવા સંબંધિત તથ્યનો પણ સમાવેશ થાય છે તેથી આ પ્રકારની પસંદગીની સમસ્યાઓ ઉકેલવા માટે ઈલેકટેર પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે ઈલેકટેર ઈલેકટેર I જે તેનું અદ્યતન સંસ્કરણ છે અને ઈલેકટેર Iv જ્યાં v એ વીટો ખ્યાલ માટે વપરાય છે જે આ પદ્ધતિના વિશિષ્ટ સંસ્કરણમાં રજૂ કરવામાં આવ્યું હતું હવે વીટો ખ્યાલથી મારું શું અર્થ છે આ સ્લાઇડમાં તેના વિશે થોડી વિગતો આપવામાં આવી છે જો કોઈ વિકલ્પ અન્ય વિકલ્પની સરખામણીમાં એક જ માપદંડ પર ખરાબ પ્રદર્શન કરે છે તો પછી અન્ય માપદંડ પર તેની કામગીરીને ધ્યાનમાં લીધા વગર વિકલ્પને આઉટરાન્કડ તરીકે ગણવામાં આવશે તેથી આપેલ માપદંડના સમૂહમાંથી જો કોઈ એક માપદંડ માટે કોઈ અન્ય વિકલ્પ અન્ય વિકલ્પની સરખામણીમાં ખરાબ પ્રદર્શન કરે છે તો તે અન્ય માપદંડો પર તેની કામગીરીને ધ્યાનમાં લીધા વગર તેને આઉટરેન્ક ગણવામાં આવશે તેથી ભલે આપણે એવું વિચારીએ કે અન્ય માપદંડો પર વિકલ્પોની કામગીરીનો ભારિત સરવાળો વળતર આપી શકે છે પરંતુ અહીં આપણે ઈલેકટેર પદ્ધતિ હેઠળ વળતરની અસરને ધ્યાનમાં લેતા નથી તેથી આ તે છે જેનો આપણે પાછલી બાજુઓમાં ઉલ્લેખ કરીએ છીએ જ્યારે મેં કહ્યું હતું કે તે ઈલેકટેર પદ્ધતિના ફાયદાઓમાંનો એક છે કે જો કોઈ માપદંડ વચ્ચે વળતરની અસરને ટાળવા માંગે છે તો આ પદ્ધતિ છે અને તે જ વીટોના ખ્યાલ દ્વારા સૂચવવામાં આવે છે તેથી જો કોઈ વિકલ્પ એક માપદંડ પર ખરાબ પ્રદર્શન કરે તો પણ તે આઉટ્રાન્કડ માનવામાં આવશે અને તેથી અન્ય માપદંડો પર તેનું પ્રદર્શન એક જ માપદંડ પર તેના ખરાબ પ્રદર્શનની ભરપાઈ કરશે નહીં તેથી આ ઈલેકટેર Iv પદ્ધતિ છે ઈલેકટેર Is ELECTRE - Is આ પદ્ધતિનું બીજુ સંસ્કરણ છે અહીં s આભાસી માપદંડ માટે વપરાય છે તો આભાસી માપદંડથી મારું અર્થ શું છે અહીં કેટલાક મુદ્દાઓ સૂચવવામાં આવ્યા છે પ્રથમ જો નિર્ણય લેનારને માપદંડ સંબંધિત બે વિકલ્પો વચ્ચે પસંદગી ન હોય તો આપણે પદ્ધતિના આ વિશિષ્ટ સંસ્કરણનો ઉપયોગ કરી શકીએ છીએ બીજું જો તેમની કામગીરીમાં તફાવત તટસ્થતા માનક કરતાં નાનો હોય તો પછી આ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે છેલ્લે જો તેમની કામગીરીમાં તફાવત પસંદગીના માનક કરતા વધારે હોય તો પછી આ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે ચાલો ઈલેકટેર પદ્ધતિઓની ચર્ચા કરીએ જે રેન્કિંગ સમસ્યાઓ માટે યોગ્ય છે અભ્યાસક્રમના પ્રારંભિક ભાગમાં સમસ્યાઓની રેન્કિંગ દ્વારા મારો અર્થ શું છે તે વિશે આપણે પહેલેથી જ ચર્ચા કરી છે ચાલો આપણે તેને ફરી એક વખત ઈલેકટેર ના સંદર્ભમાં સમજીએ આંશિક પસંદગી ક્રમ વિકલ્પોના સમૂહ પર ઉત્પન્ન થાય છે જેમ કે આ રેન્કિંગ વિશે છે આપણી પાસે અમુક પ્રકારની પસંદગી હોવી જરૂરી છે અને આવી પસંદગી પૂર્ણ ન હોઈ શકે આ અઉટ રેન્કિંગ શાળા સાથેનો એક ખાસ મુદ્દો પણ છે જેની આપણે અભ્યાસક્રમના પ્રારંભિક ભાગમાં ચર્ચા કરી હતી કે કદાચ આપણને સંપૂર્ણ રેન્કિંગ ન મળે અને તેથી તે જ વસ્તુ અહીં સૂચવવામાં આવી છે જે સમૂહ પર આંશિક પસંદગી ક્રમ ઉત્પન્ન કરવામાં આવે છે ઈલેકટેર ના સંદર્ભમાં રેન્કિંગ સમસ્યાને વ્યાખ્યાયિત કરવાની અને અનુપમ વિકલ્પોની શક્યતાને સ્વીકારવાની આ એક ખાસ રીત છે તેથી જેમ અગાઉ ચર્ચા કરવામાં આવી હતી ત્યાં અનુપમ વિકલ્પો હોઈ શકે છે અને સંપૂર્ણ રેન્કિંગ ઉત્પન્ન થઈ શકશે નહીં તેથી આંશિક પસંદગીનો ક્રમ હશે અને આ ઈલેકટેર પદ્ધતિમાં કોઈ સ્કોર સોંપવામાં આવશે નહીં આવી રેન્કિંગ સમસ્યાઓ માટે એક અલગ ઈલેકટેર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે જે ઈલેકટેર II છે જેમ તમે અગાઉની સ્લાઇડમાં જોઈ શકો છો કે ઈલેકટેર I પસંદગી સમસ્યા માટે હતી અને ઈલેકટેર II રેન્કિંગ સમસ્યા માટે છે પછી ઈલેકટેર III અને ઈલેકટેર IV પણ રેન્કિંગ સમસ્યાઓ માટે છે ઈલેકટેર III અને IV માં કેટલાક નવા ખ્યાલો રજૂ કરવામાં આવ્યા છે તેથી ચાલો તેમના વિશે ટૂંકમાં વાત કરીએ ઈલેકટેર III માં જે રેન્કિંગ સમસ્યાઓ માટે સૌથી વધુ લોકપ્રિય ઈલેકટેર પદ્ધતિ ગણાય છે બે ખ્યાલો રજૂ કરવામાં આવ્યા છે એક છે આભાસી માપદંડ જેની આપણે પસંદગીની સમસ્યાના સંદર્ભમાં ચર્ચા કરી હતી અને બીજો એક અઉટ રેન્કિંગ ડિગ્રી છે

રેન્કિંગ સમસ્યાઓ માટે ઈલેકટેર પદ્ધતિના અગાઉના સંસ્કરણમાં તેનો ઉપયોગ દ્વિસંગી આઉટરેન્કિંગ સંબંધ બનાવવા માટે થાય છે જો કે ઈલેકટેર III સંસ્કરણમાં આપણે આઉટરેન્કિંગ ડિગ્રી ઉત્પન્ન કરીએ છીએ તેથી આપણે આગામી વ્યાખ્યાનોમાં આઉટરેન્કિંગ ડિગ્રીની ચર્ચા કરીશું જ્યારે આપણે ઈલેકટેર III પદ્ધતિઓની ચર્ચા કરીશું ત્યારે વધુ વિગતવાર આપણે આ ચોક્કસ ખ્યાલોની પણ ચર્ચા કરીશું જો આપણે ઈલેકટેર પદ્ધતિઓના આગલા સંસ્કરણને ધ્યાનમાં લઈએ જે રેન્કિંગ સમસ્યાઓ માટે ઈલેકટેર IV છે તો આ ચોક્કસ સંસ્કરણ માટે સંબંધિત મહત્વના માપદંડની જરૂર નથી આ ચોક્કસ સંસ્કરણમાં તમે માપદંડના સંબંધિત મહત્વને પણ ટાળી શકો છો એવી પરિસ્થિતિઓમાં જ્યાં આપણી પાસે અચોક્કસ અથવા અનિશ્ચિત ડેટા હોય તો પછી ઈલેકટેર પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે ઈલેકટેર IV માટે સાપેક્ષ મહત્વની જરૂર ન હોય તેવા માપદંડના સંદર્ભમાં સમાન વસ્તુ અહીં સૂચવવામાં આવી છે હવે આપણે અન્ય પ્રકારની સમસ્યા માટે ઈલેકટેર પદ્ધતિઓ વિશે ચર્ચા કરીએ જે નિર્ણયની સમસ્યાઓનું વર્ગીકરણ છે તો સમસ્યાઓનું વર્ગીકરણ કરવાનો અર્થ શું છે સામાન્ય રીતે સમસ્યાઓનું વર્ગીકરણ સ્વતંત્ર રીતે એક અથવા અનેક પૂર્વવ્યાખ્યાયિત વર્ગોમાં વિકલ્પોનો સમૂહ સોંપવાનું છે આપેલા વિકલ્પોના સમૂહ મુજબ આપણે તે દરેક વિકલ્પોને પૂર્વનિર્ધારિત શ્રેણીઓના સમૂહને સોંપવા માંગીએ છીએ જે નિરીક્ષણ કરેલ વર્ગીકરણ પદ્ધતિમાં જે કરવામાં આવે છે તેના સમાન છે નિરીક્ષણ કરેલ વર્ગીકરણ પદ્ધતિ દ્વારા મારો અર્થ શું છે તે સમજવા માટે તમે R ના ઉપયોગ થી બિઝનેસ એનાલિટિક્સ અને ડેટા માઇનિંગ મોડેલિંગ નો મારો અભ્યાસક્રમ જોઈ શકો છો નિરીક્ષણ કરેલ વર્ગીકરણ પદ્ધતિમાં આપણી પાસે આશ્રિત ચલો અને સ્વતંત્ર ચલો છે આશ્રિત ચલ શ્રેણીબદ્ધ અથવા નજીવા અથવા સામાન્ય હશે અને તેમાં સંખ્યાબંધ કેટેગરી અથવા વર્ગો હશે અને આપણે રેકોર્ડ્સને તેમાંથી એક કેટેગરીમાં વર્ગીકૃત કરીશું તેથી આ પ્રકારની વર્ગીકરણ કરવા માટે જે તકનીકો ઉપલબ્ધ છે અને ઉપયોગમાં લેવાય છે તે દેખરેખ હેઠળ શીખવાની પદ્ધતિઓની શ્રેણી હેઠળ આવે છે વર્ગીકરણ સમસ્યાઓના કિસ્સામાં જ્યારે આપણે પૂર્વવ્યાખ્યાયિત વર્ગોમાં વિકલ્પોનો સ્વતંત્ર સમૂહ સોંપીએ છીએ ત્યારે આવા દૃશ્ય નિરીક્ષણ કરેલ વર્ગીકરણમાં જે કરવામાં આવે છે તેના જેવું જ છે જો કે તમામ શ્રેણીઓ વચ્ચે પસંદગીનો સંબંધ ઉત્પન્ન થાય છે જેથી તે દેખરેખ હેઠળના વર્ગીકરણથી થોડો અલગ હોય છે ઈલેકટેર પદ્ધતિઓ જેનો ઉપયોગ વર્ગીકરણ નિર્ણય સમસ્યાઓ ઉકેલવા માટે થઈ શકે છે તેમને ઈલેકટેર ટ્રય ને ઈલેકટેર ટ્રય બી અને ઈલેકટેર ટ્રય સી તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે તેથી ઈલેકટેર તકનીકને અમલમાં મૂકવા માટે નિર્ણય ઉત્પાદકો પાસેથી આપણે કયા ઇનપુટ્સની જરૂર છે કેટલીક બાબતો પર ચર્ચા કરવામાં આવી છે જો તમને યાદ હોય તો આ વ્યાખ્યાનની પ્રથમ સ્લાઇડમાં આપણે ઈલેકટેર પદ્ધતિ વિશે વાત કરી હતી જે નિર્ણય લેનારાઓ દ્વારા નિર્દિષ્ટ કરવા માટે જરૂરી તકનીકી પરિમાણોની સંખ્યાને કારણે પ્રમાણમાં જટિલ પદ્ધતિ માનવામાં આવે છે હવે આપણે તેમાંથી કેટલાક પાસાઓ વિશે અહીં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઈલેકટેર માં નિર્ણય લેનારાઓએ વિવિધ તકનીકી પરિમાણોનો ઉલ્લેખ કરવો પડ છે તેથી ઈલેકટેર પદ્ધતિઓની પ્રક્રિયા અને પરિણામ સમજાવવા અને ન્યાયી બનાવવા માટે સહેજ મુશ્કેલ છે જેમ કે પરિમાણો એલ્ગોરિધમ ની પ્રક્રિયાઓના પગલાઓની શ્રેણીના પરિણામ રૂપે ઉત્પન્ન થાય છે તો પછી લોકો સરળતાથી સમજી શકે છે કે આ કેવી રીતે મેળવવામાં આવે છે જો કે આ તકનીકી પરિમાણો નિર્ણય લેનારઓ દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવી રહ્યા હોવાથી આપણે આ પરિમાણોને સ્પષ્ટ કરતી વખતે નિર્ણય લેનારાઓની ધારણા પર આધાર રાખીએ છીએ તેથી ઈલેકટેર પ્રક્રિયા અને પરિણામને સમજાવવું મુશ્કેલ બને છે અને તેમનું ન્યાય પણ થોડું મુશ્કેલ બની જાય છે

સ્પષ્ટ કરવા માટે અસંખ્ય તકનીકી પરિમાણો હોવાથી કેટલાક સંશોધકોએ સ્વચાલિત સમજણ પદ્ધતિઓ વિકસાવી છે જેનો ઉપયોગ આ પરિમાણોને સ્પષ્ટ કરવા માટે થઈ શકે છે સ્વચાલિત સમજણ ના કિસ્સામાં નિર્ણય લેનારોને વિકલ્પો માટે વૈશ્વિક રેન્કિંગ આપવા માટે કહેવામાં આવે છે વિકલ્પોની તેમની ધારણાના આધારે માપદંડના વજન અને માનક આ રેન્કિંગથી અનુમાનિત કરવામાં આવે છે તેથી આપણે ઈલેકટેર પદ્ધતિઓનો ઉપયોગ કરીને રેન્કિંગ અથવા પસંદગીનું ઉત્પાદન કરી શકીએ તે પહેલાં આપણે નિર્ણય લેનારાઓ ને તેમના વિકલ્પોમાં તેમની સ્પષ્ટ ક્રમાંક પ્રદાન કરવા માટે કહીએ છીએ અને પછી તેનો ઉપયોગ માપદંડ વજન અને માનક ના અનુમાન કરવા માટે થાય છે આ સ્વચાલિત સમજણ પ્રક્રિયામાં કરવામાં આવે છે પરંતુ આ અભિગમમાં સમસ્યા શું છે સમસ્યા એ છે કે નિર્ણય લેનારાઓની અસંગતતા અથવા વિરોધાભાસ ના લીધે એ નિર્ણયોનો ફરીથી મૂલ્યાંકન કરવો પડી શકે છે સામાન્ય અર્થમાં નિર્ણય લેવાની સમસ્યાઓમાંની એક સમસ્યા એ છે કે મનુષ્યો ઘણીવાર અસંગત હોય છે જેમ આઈપીએલ ક્રિકેટના ઉદાહરણની ચર્ચા કરીએ તો એક એવી ટીમ જે ટેબલની ટોચ પર છે એ એવી ટીમ થી પણ હારી શકે છે કે ટેબલની તળિયાપર છે આ એક પ્રકારની અસંગતતા છે જે હંમેશા એવા કોઈપણ પ્રયાસમાં હશે જ્યાં મનુષ્ય સામેલ છે એ જ રીતે નિર્ણય ઉત્પાદકો પાસે તેમની પોતાની અસંગતતા અથવા વિરોધાભાસ હોઈ શકે છે તેથી તેઓ તેમની કેટલીક પસંદગીઓ બદલી શકે છે જે તેઓએ અગાઉ આપ્યું હતું જેના લીધે નિર્ણયોને પુનરાવર્તિત કરવી પડે છે હવે આપણે રેન્કિંગ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈલેકટેર પદ્ધતિઓમાંની એક પર ચર્ચા શરૂ કરીશું જે ઈલેકટેર III છે તો ચાલો શરૂ કરીએ ઈલેકટેર III ને કેવી રીતે કલ્પનાશીલ કરવામાં આવી છે ત્યાં બે તબક્કાઓ છે જેનો ઉપયોગ ઈલેકટેર III તકનીકને અમલમાં મૂકવા માટે થાય છે ચાલો આ બે તબક્કાઓની ચર્ચા કરીએ પ્રથમ તબક્કો વિકલ્પો વચ્ચેના આઉટરેન્કિંગ સંબંધોના નિર્માણ વિશે છે આપણે પછીથી આઉટરેન્કિંગ સંબંધોના અર્થની ચર્ચા કરીશું પ્રથમ તબક્કો વિકલ્પો વચ્ચેના આઉટરેન્કિંગ સંબંધોના નિર્માણ વિશે છે આઉટરેન્કિંગ સંબંધો બનાવવા માટે આપણે નિર્ણય ઉત્પાદકો પાસેથી ઇનપુટ્સ લઈએ છીએ તેથી ઇનપુટ્સને પ્રથમ તબક્કામાં નિર્ણય લેનારાઓ પાસેથી પસંદગીનો ક્રમ લેવામાં આવે છે અને તે આઉટરેન્કિંગ સંબંધોના તે નિર્માણના આધારે કરવામાં આવે છે પછી બીજા તબક્કામાં પસંદગીના આદેશને આઉટરેન્કિંગ સંબંધોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તેથી પ્રથમ તબક્કામાં વિકસિત કરવામાં આવેલ આઉટરેન્કિંગ સંબંધ પછીથી બીજા તબક્કામાં વાપરવામાં આવે છે અને પસંદગીના ક્રમ બનાવવામાં આવે છે ઈલેકટેર III પદ્ધતિનો બીજો એક પાસું એ છે કે તે માપદંડમાં વળતરની અસરને અવગણવામાં આવે છે તેથી સામાન્ય રીતે તમામ માપદંડની પસંદગીની દિશાઓ વધતી જતી હોય છે જ્યારે AHP માં માપદંડની જોડીની સરખામણી કરવામાં આવે છે ત્યાં કોઈ પ્રકારનું વળતર હોય છે અને ત્યાં કોઈ પ્રકાર નું વિકલ્પ વિનિમય જે ત્યાં સ્થાન લેશે જો કે સામાન્ય રીતે પ્રાધાન્યપૂર્ણ દિશામાં વધારો થવા માટે લેવામાં આવે છે અને આપણે વાસ્તવમાં વળતરની અસર અથવા વિકલ્પ વિનિમયને ટાળી શકીએ છીએ તેથી આનો અર્થ એ છે કે બધ્ધા માપદંડની પ્રાધાન્યતા દિશાઓ સામાન્ય રીતે વધી રહેલા છે તેથી આપણે બધા માપદંડને મહત્તમ કરવા માંગીએ છીએ

હવે ચાલો આપણે આઉટરેન્કિંગ સંબંધની ચર્ચા કરીએ આ પ્રથમ તબક્કામાં છે પ્રથમ તબક્કામાં આપણે આઉટરેન્કિંગ સંબંધનું નિર્માણ કરીએ છીએ તેથી ચાલો આપણે ચર્ચા કરીએ કે તેનો અર્થ શું છે જો આપણે કહીએ કે a b ને આઉટરેન્ક કરે છે તેથી ઈલેકટેર માં a આઉટરેન્કસ b એ લાક્ષણિક દાવો છે આ a S b તરીકે સૂચવવામાં આવે છે જેમ કે તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો અહિયાં પૂરતી દલીલો અને પૂરતા પ્રમાણ છે કે વિકલ્પ a એ વિકલ્પ b જેટલુજ સારું વિકલ્પ છે અને આ દાવાને નકારી કાઢવા માટે કોઈ મુખ્ય કારણ નથી તેથી પુનરાવર્તિત કરવા માટે જ્યારે આપણે કહીએ છીએ કે a b ને આઉટરેંક કરે છે અને એ a S b થી સુચાવવમાં આવે છે ત્યારે આપણો અર્થ એ છે કે આપણી પાસે દલીલો અને તર્ક છે જે એને સમર્થન આપે છે કે a ઓછામાં ઓછું b જેટલું સારું છે અને ત્યાં આને રદિયો આપવાનું કોઈ કારણ નથી તેથી જો તે દૃશ્ય છે તો આપણે કહીએ છીએ કે a આઉટરેંક b પછી આઉટરેન્કિંગ સંબંધનું બીજું પાસું આઉટરેંકિંગ ડિગ્રી છે તો આઉટરેન્કિંગ ડિગ્રીનો એટલે શું વિકલ્પો વચ્ચેના આઉટરેંકિંગ સંબંધોના આપણા નિર્માણનું આ એક મહત્વપૂર્ણ પાસું છે તેથી વિકલ્પો a અને b વચ્ચે આપણે આ આઉટરેંકિંગ ડિગ્રીની ગણતરી કરવી જોઈએ અને આ આઉટરેંકિંગ ડિગ્રીનો ઉપયોગ ખરેખર આઉટરેંકિંગ સંબંધ પરના નિવેદનની મજબૂતાઈને માપવા અથવા મૂલ્યાંકન કરવા માટે થાય છે જો આપણે a આઉટરેંક b કહીએ અને તે દાવાને આઉટરેંકિંગ સંબંધ તરીકે કરીએ તો પછી આપણે આ નિવેદનની મજબૂતાઈને કેવી રીતે માપી શકીએ તેના માટે આપણે આઉટરેંકિંગ ડિગ્રીની ગણતરી કરવાની જરૂર છે આ ચોક્કસ આઉટરેંકિંગ ડિગ્રી Sa b તરીકે સૂચવવામાં આવે છે કારણ કે આ એક માપ છે ત્યાં એક મૂલ્ય હશે અને આ મૂલ્ય સામાન્ય રીતે શૂન્ય અને એક વચ્ચે આવેલું હોય છે જો મૂલ્ય એકની નજીક હોય તો તે વધુ મજબૂત નિવેદન સૂચવે છે જો મૂલ્ય શૂન્યની નજીક હોય તો અલબત્ત તે એક નબળું નિવેદન હશે તો આ ચર્ચા સાથે આપણે અહીં જ રોકાવા માંગીએ છીએ અને આગામી વ્યાખ્યાનમાં આપણે ઈલેકટેર પર આપણી ચર્ચા ચાલુ રાખીશું